બીજા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અમે હજી પણ થીમ માઇક્રોવેવ રેડિયેશન ફંડામેન્ટલ્સ ચાલુ રાખીએ છીએ તેથી આપણે પ્રથમ વર્ગમાં ચુંબકીય વેક્ટર પોટેન્શિયલમાં અજાણ્યા હેલમહોલ્ટ્ઝ સમીકરણ જોયું છે હવે અમે સરળ કેસ સાથે તેનો નિરાકરણ શોધીશું પહેલા આપણે કરંટ વિતરણને ધ્યાનમાં લઈશું જે ખૂબ જ મૂળભૂત છે પરંતુ જે પ્રકૃતિમાં ખૂબ જ કાલ્પનિક છે જેને હર્ટઝિયન ડાયપોલ અથવા ઇલેક્ટ્રિક હર્ટઝિયન ડાયપોલ કહેવામાં આવે છે તે ઇલેક્ટ્રિક ડાયપોલ છે પણ આને કરંટ એલિમેન્ટ કહેવામાં આવે છે વિનિમય રૂપે તેના ઘણા નામો છે હવે આ ખરેખર કાલ્પનિક છે કારણ કે પહેલા મને તે દોરવા દો તે કરંટ એલિમેન્ટ છે જેમ કે મેં પહેલેથી જ બતાવ્યું છે કે કાર્ટેશિયન કો ઓર્ડીનેટમાં ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ અને કરંટ ઘનતા વેક્ટર કોલિનિયર છે તેથી કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ શોધવાનું સરળ છે તેથી મેં કાર્ટીસિયન કો ઓર્ડીનેટ દોર્યું છે ચાલો આપણે કહીએ કે આ મારી Z ડિરેક્શન છે આ મારી ડાબી બાજુની સિસ્ટમ છે હવે ચાલો કરંટ એલિમેન્ટ અહીં કેન્દ્રિત કરીએ આ ખૂબ જ પાતળું છે તેની લંબાઈ અનંત દશાંશ છે તે ખૂબ જ પાતળા કરંટ છે પરંતુ તે કરંટ 'I' વહન કરે છે તેથી આ હંમેશાં I dl તરીકે લખાય છે જેનો અર્થ છે કે I કરંટ અને dl છે તેથી I એ તીવ્રતા અને તબક્કામાં સમાન છું પરંતુ અંત સુધી પહોંચ્યા પછી ત્યાં કોઈ I નથી તમે જાણો છો કે આ પ્રકારની વસ્તુ વ્યવહારમાં અસ્તિત્વમાં નથી હોતી કે હું આ કરંટ એલિમેન્ટને કેવી રીતે મુકીશ પરંતુ આપણે જોશું કે રેડિયેશનને સમજવા માટે આ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે કારણ કે આ પ્રકારના કરંટ તત્વોમાંથી જે કિરણોત્સર્ગ આવે છે તે તમામ પ્રકારના એન્ટેના કિરણોત્સર્ગમાં હાજર છે અને આપણે ખરેખર ડિસ્ટ્રિબ્યૂટેડ રેડિએટરને તોડીશું કારણ કે બધા રેડિએટર્સ વિતરિત એન્ટેનાને સ્ટ્રક્ચર વિતરિત કરવામાં આવે છે અને તે છે કે તેઓ આ કરંટ એલિમેન્ટમાં ભાગવામાં આવે છે તેથી તેથી જ આ મૂળભૂત છે તેથી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ I એ ફ્રિકવન્સી ઓમેગાના બદલાતા સમયમાં કરંટ છે અને ચાલો આપણે કહીએ કે આપણે તેને એક બિંદુ ફીલ્ડ પોઇન્ટ r પર અવલોકન કરીએ છીએ એટલે કે સામાન્ય રીતે ક્ષેત્ર પોઇન્ટ હંમેશાં ગોળાકાર કો ઓર્ડીનેટ r થેટા ફાઈની દ્રષ્ટિએ નિર્દિષ્ટ કરવામાં આવે છે તેથી એક તબક્કે P પર અમને તે જાણવાનું રસ છે કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું છે તેથી હું ફરીથી તમને યાદ કરાવું છું કે આ બિંદુ P પરના રેડિયલ વેક્ટરની દિશા છે a વેક્ટરની દિશા આની જેમ હશે અને a વેક્ટર આ વિમાનની બહાર ઓર્થોગોનલ છે તો ચાલો આપણે આ રેડિયેશન ધ્યાનમાં લઈએ તેથી z અક્ષ સાથે લક્ષી મૂળ પર સ્થિત કરંટનું ટૂંકા પાતળા ફિલામેન્ટ લગાવેલ છે તેથી હવે આપણે કહી શકીએ કે તે પછીની કરંટ ઘનતા શું હશે તે Jz ગુણ્યા az હશે અને અમને મળ્યું કે આ મૂલ્ય Idl ગુણ્યા az છે હવે જો આ સ્રોતનું વિતરણ જો તમે જોશો કે આ સ્રોતનું વિતરણ ચોક્કસપણે ગોળાકાર સપ્રમાણતા છે કારણ કે આ સ્રોતમાં કોઈ પણ થિટા અથવા ફાઈ વૈવિધ્ય નથી અને તમામ ફાઇ અને થિટા તે સમાન દેખાશે ચોક્કસપણે તેમાં થોડીક r માં વિવિધતા છે તેથી આપણે કહી શકીએ છીએ અને આપણે પહેલેથી જ શોધયું છે કે સ્રોત જે તમે અમને જણાવી શકો છો કે કરંટ કરંટ ઘનતા વેક્ટર z નિર્દેશિત છે તેથી આપણે કહી શકીએ કે A z ડિરેક્ટેડ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ છે તેથી હું કહી શકું છું કે ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ Az હશે અને સપ્રમાણતામાંથી હું કહી શકું છું કે Az એ r નું કાર્ય હશે અને Az એ થેટા અથવા ફાઈનું કાર્ય નથી કારણ કે સ્રોત ગોળાકાર સપ્રમાણતાવાળા છે એકવાર હું લખી શકું છું તેથી મારું સમીકરણ શું હશે કે લાપલાસ સમીકરણ ડેલ સ્ક્વેર Az વત્તા k0 Az એ માઈનસ મ્યુ નોટ Jz છે મારે આ સમીકરણ હલ કરવું પડશે તેથી હું ગોળાકાર કો ઓર્ડીનેટરમાં ડેલ સ્કવેર સમીકરણ લખી શકું છું તો હું 1 ભાગ્યા r સ્ક્વેર ડેલ ડેલ r r સ્ક્વેર ડેલ Az ડેલ r પ્લસ કે નોટ સ્ક્વેર Az છે અહીં તમે જાણો છો કે સમાનધર્મી ડીફરેન્શીયલ સમીકરણમાંના કોઈપણનું નિરાકરણ કરીશું આપણે સમાનધર્મી સમીકરણને હલ કરીએ છીએ જે અમને સામાન્ય સોલ્યુશન આપે છે અને પછી અમે તેમાં વિશિષ્ટ ઉકેલો ઉમેરીએ છીએ તેથી તે સમય દ્વારા સ્રોત મૂલ્યનો અર્થ મુકીને થાય છે J મૂલ્ય છે તેથી પહેલા આપણે સોલ્યુશનનો સમાનધર્મી ભાગ કરીએ છીએ આ તમે ડીફરેન્શીયલ સમીકરણ સોલ્યુશનના તમારા નોલેજથી જાણો છો હવે સોલ્યુશન જેમ તમે જાણો છો કે બીજા ક્રમમાં ડિફરન્સલ ઇક્વેશનમાં આપણે પહેલા સોલ્યુશન શોધીએ છીએ તેથી સોલ્યુશન દેખીતી રીતે હશે તો Az એ r નું ફંક્શન છે ચાલો કહીએ કે ફંક્શન એ છે કે ફંક્શનલ ડિપેન્ડન્સી 1 ભાગ્યા r છે અને સાઈ એક સ્થિર છે તેથી જો આપણે તે કરીએ તો આપણે શોધી શકીએ કે ડેલ zની જગ્યાએ શું છે હું d Az લખી શકું કારણ કે તે ફક્ત r નું કાર્ય છે તેથી dz dr આ સરળ ગણિત છે જે તમે તમારા પોતાના પર કરી શકશો તે જ રીતે તમે શોધી શકો છો કે r સ્ક્વેર dAz ભાગ્યા dr છે જે r dψ ભાગ્યા dr માઈનસ સાઈ છે પછી ડેલ r r સ્ક્વેર dr કે જે કેટલાક અવેજી પછી હું કરી રહ્યો નથી તે સરળ છે તમે કરો કારણ કે તે એક માત્ર એક ચલ ડીપેન્ડસ છે તેથી આપણે કહી શકીએ કે આ 1 ભાગ્યા r સ્ક્વેર ડેલ r r સ્ક્વેર ડેલ Az ડેલ r કે જે 1 ભાગ્યા r d સ્ક્વેર ભાગ્યા dr સ્કવેર હશે તેથી આ આપણને એક ભાગ મળ્યો છે ચાલો હવે મૂકીએ તો આપણે કહી શકીએ કે 1 ભાગ્યા r d સ્ક્વેર સાઈ dr સ્ક્વેર પ્લસ અથવા આપણે લખી શકીએ કે d સ્ક્વેર ફાઈ d r સ્ક્વેર વત્તા k0 સ્ક્વેર ફાઈ એ શૂન્ય બરાબર છે તેથી આ એક સરળ સ્કેલર બીજું ક્રમનું સમીકરણ છે તેથી ડીફરેન્શીયલ સમીકરણ છે તેથી અમારા કોલેજના દિવસોથી આપણે બધા જાણીએ છીએ કે આ ઉપાય આ સરળ હાર્મોનિક ગતિ સમાધાન છે તો સમાધાન શું હશે આપણે જાણીએ છીએ કે ફાઈ એ C1 e ની પાવર માઈનસ j k નોટ r વત્તા C2 e ની પાવર વત્તા j k નોટ r ની સમાન હશે આ બંને ઉકેલો શક્ય છે તેથી જ અમે તેને તેમાંથી સુપરપોઝિશન તરીકે લખી રહ્યા છીએ C1 અને C2 અજાણ છે જે નક્કી કરવાનું મૂલ્ય છે આ ગણિત છે પરંતુ ભૌતિકશાસ્ત્ર કહે છે કે આમાંથી એક ઉપાય સ્વીકાર્ય નથી કારણ કે તે કિરણોત્સર્ગ થાય છે તેથી વિકિરણનો અર્થ થાય છે ઊર્જાનું પરિવહન તેથી સ્રોતથી અનંત અંતરે ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય પર જવું જોઈએ તેથી આમાંથી ખરેખર જો હું પસંદ કરું છું તો ફાઈ C2 ની સમાન છે પાવર પ્લસ j k નોટ r છે તમને ખબર છે કે આ એક તરંગ છે જે બાજુમાં આવી રહી છે અને જો હું r મૂકીશ તો અનંત છે તો આ મૂલ્ય અનંત થઈ જાય છે તેથી તે કિરણોત્સર્ગની સ્થિતિ કહે છે કે આ શક્ય નથી આ તરંગ કોઈપણ તરંગ અનંત પર અહીં આવે છે તેનું ઉચ્ચ અનંત મૂલ્ય હોવું જોઈએ તેથી આ શક્ય નથી તેથી આ ઉપાય શક્ય નથી તેથી સ્વીકાર્ય ઉપાય છે ચાલો હવે આ એક ફેઝર સોલ્યુશન હતું તેથી જો હવે આપણે સમયની વિવિધતા લખીશું તો તે C1 e હશે જે પાવર માઈનસ j k નોટ r પ્લસ j ઓમેગા t હશે અને પહેલેથી જ જો તમને યાદ આવે કે જ્યારે આપણે વેવ નંબર k1 ને તે સમયે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે આપણે કહ્યું છે k0 ઓમેગા ગુણ્યા મ્યુ નોટ એપ્સાયલોનના સ્ક્વેર રુટ માં છે તેથી તે ખરેખર c છે c એ ખાલી જગ્યામાં પ્રકાશની ગતિ છે તેથી તે શરતોમાં આપણે તે ફાઈ r t લખી શકીએ કે જે c1 દ્વારા પાવર j ઓમેગા t માઇનસ r ભાગ્યા c હશે તેથી આ ચોક્કસપણે એક તરંગનું એક સમીકરણ છે એક તરંગ જે બાહ્ય મુસાફરી કરે છે અને બિંદુ P સુધી પહોંચે છે મારા ચિત્રમાં છે કે નિરીક્ષણ બિંદુ P દ્વારા વિલંબ સમય r ભાગ્યા c છે તેથી આ ફાઈ જેને નિવૃત્ત પોટેન્શિયલ કહેવામાં આવે છે કારણ કે આ ડેલ્ટાને કારણે પોટેન્શિયલ સમયસર નિવૃત્ત થઈ રહી છે તેથી આ એક તરંગ સોલ્યુશન છે અને અહીં હજી આપણે c1 નું મૂલ્ય શોધવું પડશે તેથી જો આપણે સમયની વિવિધતાને દબાવીએ તો આપણે પાછા આવીશું તેથી અમારું Az શું છે અમે સોલ્યુશન ધારણ કર્યું છે કારણ કે Az એ ફાઈ ભાગ્યા r છે તેથી હવે આપણે લખવું પડશે કે Az એ c1 e દ્વારા પાવર માઈનસ j ઓમેગા r ભાગ્યા c ભાગ્યા અથવા આપણા પાછલા નામકરણના અર્થ માં k માઈનસ j k નોટ r ભાગ્યા r છે અહીં આપણે જોઈશું કે સમયના ડોમેનમાં સામાન્ય રીતે આપણે બધા આ k નોટ ઓમેગા ભાગ્યા c છે પરંતુ એન્ટેના પરલેન્સમાં આપણે જોશું કે આ તરંગ નંબર ડોમેનના કેટલાક ફાયદા છે તેથી જ જ્યારે આપણે ફેઝર ડોમેનમાં હોઈએ ત્યારે આપણે પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે આપણે રેડિયેશનને ધ્યાનમાં લઈએ છીએ પરંતુ જો આપણે સમયના ડોમેન પર આવીએ તો સામાન્ય રીતે આપણે આ સંબંધ ઓમેગા પર પાછા લાવીએ તેથી આ એક Az સોલ્યુશન છે આ c1 હજી બહાર આવવા માટે બાકી નથી તેથી તેનો અર્થ એ કે આ એકરૂપ ભાગ અથવા ડીફરેન્શીયલ સમીકરણનો સામાન્ય ઉકેલો છે હવે આપણે આ c1 નું મૂલ્યાંકન કરવા માટેના આંતરિક ભાગને હલ કરવો પડશે તેથી અમે શું કર્યું કરંટ એલિમેન્ટમાંથી અમને જાણવા મળ્યું કે આ કરંટની દિશા છે તેથી અમે જોયું કે વેક્ટર પોટેન્શિયલ પણ z ડાયરેક્ટેડ હશે અમે માની લીધું છે કે વેક્ટર પોટેન્શિયલ r દ્વારા કંઇક સતત છે તેવું અમને લાગ્યું છે કે તે તરંગના સમીકરણને સંતોષકારક છે તેથી અમને બે ઉકેલોમાંથી ઉકેલો મળ્યાં છે એક આપણી પાસે શારીરિક વિચારણાની વિકિરણ સ્થિતિ છે જેમાંથી આપણે કાઢી નાખી છે અમે માન્ય ઉપાય રાખ્યો છે અને અમને સામાન્ય ઉપાય મળ્યો છે હવે આપણે C1 નું મૂલ્ય અસામાન્ય ભાગમાંથી મૂકવું પડશે અને તે આપણી વસ્તુ હશે તેથી હવે પછી આપણે અસમાનધર્મી સૉલ્યુશન ભાગ શોધી રહ્યા છીએ તેથી સમીકરણ શું છે તે અસામાન્ય સમીકરણ લખે છે આ તે હતું જે તમે જાણો છો અસામાન્ય સમીકરણ છે હવે આપણે શું કરીએ છીએ તમે જુઓ કે અમારું સમાધાન શું હતું Az અહીં એક સમસ્યા છે કે જો આપણે એ નક્કી કરવું હોય કે Az ની કિંમત r પર 0 ની બરાબર છે તો તે 0 કેસ દ્વારા ભાગ છે કારણ કે ફાઈ એ નોનઝેરો અને સરસ છે તેથી સાઈ ફંક્શન નોનઝેરો છે અને r શૂન્ય છે તેથી આ બધા ઇલેક્ટ્રિક ક્ષેત્રો ચુંબકીય ક્ષેત્રોમાં થાય છે જે તમે આ જોયા છે કે r 0 ની બરાબર હોય છે અમે તેને વ્યાખ્યાયિત કરી શકતા નથી પરંતુ સ્રોત અથવા વાસ્તવિક રીતે આપણે તેને એકલતા કહીએ છીએ જે ત્યાં હાજર સ્રોતની તાકાત છે જો આપણે r 0 ને ધ્યાનમાં ન રાખીએ તો તે ચૂકી જશે તો તરંગ શું છે આપણે સ્રોતની આજુબાજુ ખૂબ નાના વોલ્યુમ જોઈએ છીએ પરંતુ આપણે જાણીએ છીએ કે જો આપણે સ્રોતને બંધ કરી શકીએ તો આપણે તેની કિરણોત્સર્ગ અસરો મેળવીશું જેનો અર્થ છે સ્રોતની I અસર તેથી તેથી જ આપણે સ્રોતની તાકાત શોધવા માટે અમે આ કરીએ છીએ કે આપણે આ સ્કેલર સમીકરણની બંને બાજુઓને એકીકૃત કરીશું ત્રિજ્યા r ના નાના ગોળાકાર વોલ્યુમ પર સ્કેલર હેલમહોલ્ટ્ઝ સમીકરણ લખીશું તેથી તેનો અર્થ એ કે જો આપણી પાસે આ કરંટ એલિમેન્ટ સ્રોત છે તો તે આપણો સ્રોત I dl છે આ ઉપર આપણે ત્રિજ્યા r0 નું ગોળાકાર વોલ્યુમ મૂકીએ છીએ અને પછી આપણે તે r0 ને શૂન્ય પર જવા દબાણ કરીએ છીએ તેથી તે આ સ્રોતની અસર હશે તેથી આ વિચાર છે તેથી આપણે જાણીએ છીએ કે આપણે ડાયવર્ઝન પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ અને ડેલ સ્ક્વેર Az શું છે ડેલ સ્ક્વેર Az કંઈ નથી પરંતુ આ લાપલાસીયન છે તેથી તે Az એ એક સ્કેલેર છે તેથી તે ડાયવર્ઝન નું ગ્રેડીયંટ છે તેથી હવે ડાયવર્ઝન પ્રમેયનો ઉપયોગ કરીને હું આ ડેલ સ્ક્વેર Az dv લખી શકું છું તે ડેલ ડોટ ડેલ Az dv નીબરાબર છે અને તે હવે જો હું ડાયવર્જન્સ પ્રમેય લાગુ કરું છું જે સપાટી બંધ સપાટી ડેલ Az ડોટ ds હશે હવે ds વેક્ટર શું છે ગોળાકાર કોઓર્ડિનેટમાં આપણે જાણીએ છીએ કે ds વેક્ટર એ r r0 સ્ક્વેર સાઈન થેટા d થેટા d ફાઇ છે તેથી આને સ્કેલેર હેલમહોલ્ટ્ઝ સમીકરણમાં મૂકીએ જે આપણે કરીએ છીએ તેથી સ્કેલેર હેલમહોલ્ટ્ઝ સમીકરણમાં એકીકરણ કરતી વખતે થાય છે આપણે ખરેખર આપણું અસલ સમીકરણ આ હશે વોલ્યુમ ઇન્ટિગ્રેશન ડેલ સ્ક્વેર Az dv પ્લસ k0 સ્ક્વેર dv એ માઈનસ 1 ઇન્ટિગ્રેશન મ્યુ નોટ Jz dv બરાબર છે આ સમાનધર્મી હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું એકીકરણ છે હવે આપણે ત્યાં પહેલાથી જ સરળ કર્યું છે આ છે ડેલ સ્ક્વેર Az dv ખરેખર અહીં સપાટી એકીકરણ હશે હવે ચાલો આ પદ Az dv જોઈએ Az I જાણીએ કે તે શું છે C1 e ની પાવર માઈનસ j k0 r ભાગ્યા r r સ્ક્વેર સાઈન થેટા d થેટા d ફાઈ dr છે આ આપણું dv એ ગોળાકાર કો ઓર્ડીનેટ r સ્ક્વેર સાઈન થેટા એ થેટા d ફાઈ dr છે તેથી આ પદ તમે જુઓ છો કે આ r ની પ્રમાણસર છે તેથી છેવટે જ્યારે હું તે મર્યાદા r0 ને 0 સુધી મુકીશ તો આ r ની પ્રમાણસર છે તેથી આ 0 થઈ જશે તેથી આ I ભૂલી જઈએ તેથી આ પદ મેં મૂક્યો છે કે આ 0 છે હું આ પદ સાથે બાકી છું ચાલો આ પદ જોઈએ આ પદ એ છે કે આપણે જોયું છે કે આ પદ કંઈ નથી પરંતુ કારણ કે મારી પાસે ફક્ત કરંટ એલિમેન્ટ I dl છે તેથી વોલ્યુમ વાઈઝ જો હું ઇન્ટિગ્રેટ કરું તો હું I dl મેળવીશ અને તેથી આ પદ પહેલેથી જ મને મળી ગયો છે તેથી આ પદ પણ મેં હલ કર્યો છે હવે આ પદ મને આ પદની વધુ ચાલાકી કરવા દો આ પદ શું હશે જો તમે જોશો કે ડેલ Az ડોટ એar અન્ય છે જે પછીથી આવશે તેથી આનો અર્થ શું છે આ કંઇ નથી પરંતુ ડેલ Az ડેલ r છે હું Az c1 eની પાવર માઈનસ j k નોટ r ભાગ્યા r છે તેથી જો હું આ કરું છું તો હું માઇનસ 1 વત્તા j k0 r C1 e ને પાવર માઈનસ j k0 r ફાઈ r સ્ક્વેર મળશે તમે જોશો કે જો હું આ કરું તો આ મળશે તેથી હવે બધું તૈયાર છે હવે હું તેને મર્યાદિત કરી રહ્યો છું r0 શૂન્ય તરફ વળે છે પહેલેથી જ આ સપાટી ઇન્ટીગ્રલ છે તેથી મારી પાસે હશે તેથી આ માઈનસ 1 વત્તા j k0 r0 C1 eની પાવર માઈનસ j K0 r0 સાઈન થેટા ડી થેટા ડી ફાઈ બરાબર I dl છે હવે આ બધી અચળ વસ્તુઓ છે તેથી સાઈન થેટા d ફાઈ અને મારે આ મૂલ્યની ચીજો મુકવી પડશે તેથી ફાઈ 0 થી pi હશે આ 0 થી 2 pi હશે તેથી આ પછી માઇનસ 1 વત્તા j k0 r0 C1 eની પાવર માઈનસ j k0 r0 બનશે અને એકીકરણને લીધે ત્યાં એક 2 pi હશે અને 0 થી ફાઈ સાઈન થેટા d થેટા બીજા 2 છે તેથી આમાં 4 pi ગુણ્યા આ છે હવે જો હું મુકીશ તો આ માઈનસ મ્યુ નોટ Idl છે પરંતુ અહીં એક મર્યાદા છે બધું r0 એ 0 પર જાય છે તેથી જો આ 0 પર જાય છે તો આ પદ રદ થાય છે તેથી આ પદ વસ્તુ સાથે 0 પર જાય છે તેથી મને અંતિમ વસ્તુ મળશે માઈનસ 4 પાઈ C1 આ પદ પણ 1 એ માઈનસ મ્યુ નોટ Idl ની બરાબર છે તેથી આ મને C1 ની કિંમત શોધવા માટે મદદ કરે છે તે કંઈ નથી પરંતુ મ્યુ નોટ Idl ભાગ્યા 4 પાઈ છે તેથી આપણે હવે શોધી શકીએ કે વાસ્તવિક ઉપાય Az એ શું છે Az બરાબર મ્યુ નોટ Idl ભાગ્યા 4 પાઈ e ની પાવર માઈનસ j k નોટ r ભાગ્યા r છે તેથી તમે જુઓ છો કે આ C1 ખરેખર સ્રોતની શક્તિને રજૂ કરે છે Idl એ સ્રોતની શક્તિ છે આ તે અચળ ઇક્ટેટેરા વગેરે છે તો Az આ છે તેથી આપણે કરંટ ઘટક માટે A શોધ્યું જે મ્યુ નોટ ભાગ્યા 4 પાઈ Idl e ની પાવર માઈનસ j k0 r ભાગ્યા r Az છે તેથી હેલમહોલ્ટ્ઝ સમીકરણ અસામાન્ય હેલહોલ્ટ્ઝ સમીકરણ હલ કરવાથી આપણે ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ મેળવી શકીએ છીએ તેથી આ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે આપણે આ શોધી શકીએ તેથી હવે હું કહી શકું છું કે જો મારી પાસે કરંટ એલિમેન્ટ વાય નિર્દેશિત હતું તો આ Az ની જગ્યાએ Az તે સમયે તે Ay હશે અને આ Ay નિર્દેશિત હશે જો મારી પાસે એક્સ ડિરેક્શનમાં કરંટ એલિમેન્ટ છે તો ત્યાં એક્સ હશે જે નિર્દેશિત હશે તેથી આપણે અહીંથી અહીં પ્રથમ નિર્ધારિત સમીકરણ H મેળવી શકીએ છીએ તેથી H શું છે તે શોધવાનું ખૂબ જ સરળ છે H એ 1 ભાગ્યા મ્યુ નોટ ડેલ ક્રોસ A છે તેથી જો આપણે એવું કરીએ કે આપણે A ને જાણીએ છીએ તો જો આપણે આ કરીએ તો આપણે H શોધી શકીશું અને આપણે જાણીએ છીએ કે E શું છે E છે જો અમે આ સોલ્યુશનને મેક્સવેલના સમીકરણમાં મૂકીએ તો તમને માઈનસ j ઓમેગા A પ્લસ ડેલ ડેલ ક્રોસ A ભાગ્યા j ઓમેગા મ્યુ એપ્સીલોન મળશે તેથી હું A ને જાણું છું તેથી E અમે મેળવી શકીએ છીએ અથવા તમે પહેલા H શોધી શકો છો અને પછી તમે કરી શકો છો તે મેક્સવેલના સમીકરણમાં H મૂકી શકો છો અથવા સીધા અહીંથી પણ તમે શોધી શકો છો તેથી આ આખી મુસાફરી છે જે આપણે બધા રેડિયેશન માટે હલ કરી શકીએ છીએ પરંતુ અમે તેનું મૂલ્યાંકન કર્યું નથી તેથી આપણે તેનું મૂલ્યાંકન કરવું પડશે અને આપણે તેને ક્ષેત્રના કો ઓર્ડીનેટરની દ્રષ્ટિએ વ્યક્ત કરવું પડશે તેથી ક્ષેત્ર કો ઓર્ડીનેટર સામાન્ય રીતે ગોળાકાર હોય છે તેથી કે આપણે સામાન્ય રીતે ગોળાકાર કોઓર્ડિનેટ્સમાં વ્યક્ત કરીએ છીએ અને અમે રૂપાંતરિત કરીશું કે આપણે ક્ષેત્રો શોધીશું અને તે દ્વારા આપણે રચનાનું વિશ્લેષણ કરી શકીશું તેથી અમે એક ઉપયોગી કાર્ય કર્યું છે હવે પછીના વર્ગમાં આપણે જોઈશું કે આ ડેરીવેશન નું શું મહત્વ છે આ પોટેન્શિયલ રૂટ પર આવતાં આપણે જોયું છે કે આપણે સરળ બનાવી શકીએ છીએ કારણ કે કરંટ આપેલ સ્રોત પ્રવાહોની દિશા જાણીને આપણે સરળતાથી વેક્ટર પોટેન્શિયલ ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ શોધી શકીએ છીએ અને ચુંબકીય વેક્ટર પોટેન્શિયલથી આપણે સરળતાથી ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર શોધી શકીએ છીએ જે બિંદુઓ પર એન્ટેના દ્વારા ફેલાયેલ છે તેથી આના અભિવ્યક્તિઓને લખવા માટેના કેટલાક વધુ પગલાઓ છે જે આપણે આગળના વર્ગમાં લઈશું